તેથી હું આશા રાખું છું કે તમે આ બધું સમજી રહ્યા છો બરાબર વસ્તુઓ સરળ છે પરંતુ ફક્ત તે સમજવાનો પ્રયાસ કરો અહીં જ નહીં તમારું તમે જેને કહો છો ત્યાં બહુ ગણિત નથી પરંતુ તે પહેલાં તમે પરંતુ તમારે આ બધી બાબતોને સમજવી પડશે

તેથી તે જ રીતે જ્યારે બ્રાંચ નંબર કહો કે જ્યારે બ્રાંચ નંબર 𝑗𝑗 3 છે બરાબર તો અહીં શું થશે પહેલેથી જ 𝑗𝑗 1 અને 2 માટે મેં તમને કહ્યું હતું તેથી મને લાગે છે કે તમે હવે સમજી ગયા છો એક વધુ તેથી ફરી એક વાર હું તમને કહીશ જ્યારે 𝑗𝑗 3 તમારે આ બધા ડેટા વાંચવા પડશે તમારે આ બધો ડેટા બરાબર વાંચવો પડશે તેથી જ્યારે 𝑗𝑗 3 બ્રાંચ નંબર ત્યારે તમારો 𝑚1 𝐼𝑆𝑗𝑗 𝐼𝑆 3 તે બ્રાંચ 3 ની એક બાજુમાં સેન્ડીંગ એન્ડ બાજુ છે અને 𝑚2 𝐼𝑅𝑗𝑗 𝐼𝑅 4 અને બ્રાંચ 3 ની આગળ ત્યાં કેટલા નોડ્સ છે તેથી આ આગળ છે આ બ્રાંચ 3 છે તેથી ત્યાં કેટલા નોડ્સ છે જો તમે જુઓ 1 ફક્ત ગણતરી કરો 12345 તેથી અહીં તે કુલ 5 નોડ્સ છે અને કેટલા નોડ્સ નંબર શું છે તેથી નોડ નંબર્સ 45678 છે આ એક મુખ્ય ફીડર સરળ કેસ છે જ્યારે તમે રેડિયલ બ્રાંચીસ લેશો ત્યારે વસ્તુઓ જુદી હશે તે સમયે તમે જોશો તે કેટલું સરળ છે એ જ રીતે બ્રાંચ 4 માટે તે બ્રાંચ 4 છે 4 થી 5 બરાબર બ્રાંચ 4 તે આ એક છેખરુ ને તેથી સેન્ડીંગ એન્ડ એ બ્રાંચ 4 છે શું તમારો સેન્ડીંગ એન્ડ નોડ એ 4 છે રિસીવીંગ એન્ડ નોડ 5 છે તેથી 45 અને આ શાખાની આગળના નોડ્સ ની કુલ સંખ્યા નોડ નંબર્સ 5678 છે તો 5 આ શાખાની આગળથી તે 5678 છે બરાબર અને કુલ નોડ્સ 4 છે તેવી જ રીતે બ્રાંચ 5 બ્રાંચ 6 બ્રાંચ 7 માટે બરાબર બ્રાંચ 5 બ્રાંચ 5 માટે આ સેન્ડીંગ એન્ડ નોડ છે અને આ રિસીવીંગ એન્ડ નોડ છે બ્રાંચ 6 માટે આ સેન્ડીંગ એન્ડ નોડ હશે આ રિસીવીંગ એન્ડ નોડ હશે બ્રાંચ 7 માટે આ સેન્ડીંગ એન્ડ નોડ હશે આ રિસીવીંગ એન્ડ નોડ હશે બરાબર તેથી આ રીતે તમે પ્રથમ આ કોષ્ટક બ્રાંચ નંબર સેન્ડીંગ એન્ડ નોડ 𝐼𝑆𝑗𝑗 પૂર્ણ કરો આપણે 𝑚1 𝐼𝑆𝑗𝑗 લખી રહ્યા છીએ પરંતુ તમારે 𝑗𝑗 𝐼𝑆𝑗𝑗 વાંચવું પડશે પછી 𝐼𝑅𝑗𝑗 બ્રાંચ 𝑗𝑗 આગળના નોડ્સ અને આ એક પણ અને બ્રાંચ 𝑗𝑗 ની આગળ નોડ્સની કુલ સંખ્યા 𝑁𝑗𝑗 આ બધી વસ્તુઓ પહેલા તમારે કોષ્ટક બરાબર બનાવવો પડશે આ ડેટા તમારે આ ડેટા તમારો તમે જેને કહો છો તમારે મારો મતલબ છે કે તમારો નંબર નેટવર્ક અને તમામ બ્રાંચ નંબર પર ચિહ્નિત કર્યો છે સેન્ડીંગ એન્ડ રિસીવીંગ એન્ડ બધું અને તે મુજબ તમારે ટેબલ તૈયાર કરવું પડશે બરાબર આ ડેટા તમારે તેને કમ્પ્યુટરમાં નાખવો પડશે તમારે આ બધી વસ્તુઓ બનાવવી પડશે પરંતુ પ્રક્રિયારીત છે બરાબર તે ન્યૂટન રેફસન અથવા ગૌસ સીડેલ નથી ખરુ ને તેથી પ્રથમ તમારે આ બનાવવું પડશે ડેટાની તૈયારી સરળ છે આગળ તમારી બ્રાંચનો ઇમપેડન્સ આ બધુ આપવામાં આવ્યુ છે એક બ્રાંચ 1 બ્રાંચ 2 𝑟1 𝑗𝑥1 𝑟2 𝑗𝑥2 અને તેથી વધુ આ આપવામાં આવ્યુ છે તેથી આ ખરેખર અવરોધઇમપેડન્સ છે આપણે 𝑍1 𝑟1 𝑗𝑥1 𝑍2 𝑟2 𝑗𝑥2 અને તેથી વધુ મૂકીએ છીએ આ 7 બ્રાંચીસશાખાઓ ત્યાં છે કારણ કે ત્યાં 8 નોડ્સ છે તેથી 7 બ્રાંચીસ 𝑍7 𝑟7 𝑗𝑥7 બરાબર હવે જો તમે બ્રાંચ 1 ને ધ્યાનમાં લો તો રિસીવીંગ એન્ડ નોડ વોલ્ટેજ આ તરીકે લખી શકાય છે આ બ્રાંચ 1 ને ધ્યાનમાં લો તે જ રીતે બ્રાંચ 1 જો તમે કોષ્ટકમાં બ્રાંચ 1 જુઓ તો સેન્ડીંગ એન્ડ રિસીવીંગ એન્ડ બરાબર પરંતુ આકૃતિમાંથી તે સેન્ડીંગ એન્ડ નોડ છે બ્રાંચ 2 1 છે બરાબર 𝑉 𝑉 − 𝐼𝑍 કારણ કે 𝑍1 𝑍 𝑟1 𝑗𝑥1 આ 𝑍1 નો અર્થ 𝑍 છે તે જ રીતે 𝑍2 નો અર્થ છે 𝑍 એક જ વસ્તુ છે ખરુ ને પરંતુ આ મેં તે મૂક્યું છે કારણ કે લેખન માટે કોડિંગ આપવું અને આ સ્લાઇડ નોંધ બનાવો હું કોડિંગ પોઇન્ટથી વિચારી રહ્યો હતો કે તમારા માટે સમજવું સરળ બનશે બરાબર ધારો કે જો 𝐼1 જાણીતો છે 𝑍1 પણ જાણીતો છે 𝑉1 એ સ્લેક વોલ્ટેજ દ્વારા છે 𝑉2 પણ જાણીતો છે એ જ રીતે બ્રાંચ 2 માટે તમે 𝑉 𝑉 − 𝐼𝑍 લખી શકો છો તેથી અહીં કારણ કે 𝑉 અહીં જાણીતો છે તેથી 𝑉 અહીં આવશે આપણે ધારીએ છે કે બધા 𝐼 𝐼 𝐼 𝐼 𝐼 𝐼 બધા જાણીતા છે તમે માની લો કે તે બધા જાણીતા છે I ની પ્રારંભિક કિંમતોની ગણતરી કેવી રીતે કરીશો તે પછીથી આવશે પરંતુ તમે માનો છો કે તેઓ કહો કે જાણીતા છે તેથી 𝑉 𝑉 − 𝐼𝑍 બરાબર સમાન રીતે 𝑉 𝑉 − 𝐼𝑍 અને તેથી વધુ કારણ કે આ એક મુખ્ય ફીડર અને રિકરસીવ પ્રકારનો સંબંધ છે એ જ રીતે 𝑉 𝑉 − 𝐼𝑍 𝑉 𝑉 − 𝐼𝑍 બધા સમીકરણના નંબરો આપવામાં આવ્યા છે 𝑉 𝑉 − 𝐼𝑍 અને 𝑉 𝑉 − 𝐼𝑍 એકવાર 𝑉 ની ગણતરી થઈ જાય પછી અવેજી કરો જ્યાં 𝑉 નું મૂલ્યાંકન કરવામાં આવે છે કારણ કે આ જાણીતા છે આપણે ધારી રહ્યા છીએ કે આ જાણીતા છે ખરુ ને મને લાગે છે કે 𝑉 ની ગણતરી થઈ જશે તે જુઓ આ જાણીતા છે તેથી 𝑉 ની ગણતરી કરવામાં આવી છે અને તેથી વધુ પરંતુ આ 𝑉 ની ગણતરી કરતા પહેલા 𝑉 𝑉 − 𝐼𝑍 આ 𝐼 નું પ્રારંભિક મૂલ્ય આપણે 𝐼 𝐼 𝐼 𝐼 𝐼 𝐼 𝐼 ની ગણતરી કરવી પડશે આ પ્રારંભિક મૂલ્યોની ગણતરી આપણે આ તમારા 𝑉 𝑉 ની ગણતરી કરતા પહેલા કરવી પડશે પરંતુ તમારી સમજણ માટે પહેલા હું આ સમીકરણ લખી રહ્યો છું તે પછી હું તમને બતાવીશ કે આ વસ્તુની ગણતરી કેવી રીતે કરવી પરંતુ કોડમાં જ્યારે તમે લખો છો ત્યારે આ પ્રારંભિક મૂલ્યો 𝐼 𝐼 𝐼 બધા મૂલ્યો જે તમારે ગણતરી કરવાના છે આ સમીકરણોની ગણતરી કરતા પહેલા જેમ કે તમારી પાસે સમીકરણ 7 છે તેથી જ સામાન્ય રીતે જો અંતિમ નોડ 8 હોય તો તે 𝑉𝑁𝐵 𝑉𝑁𝐵−1 − 𝐼𝑁𝐵−1𝑍𝑁𝐵−1 હોત પરંતુ કોઈપણ રીતે કે બધા નોડ્સ ત્યા છે આપને આની જેમ લીધું છે તેથી આ 𝐼 𝐼 𝐼 આપણે યોગ્ય ગણતરી કરવી પડશે એકવાર આ થઈ ગયા પછી મારો મતલબ કે આ સમીકરણો લખ્યા છે હવે પછીનું એક તે છે કે તમારા માટે બીજું તેઓ સીધાને બદલે કેટલાક મેટ્રિક્સ ફોર્મ બનાવશે કારણ કે આપણી પાસે મુખ્ય ફીડર વત્તા લેટરલ બ્રાંચીસ સાથે મુખ્ય ફીડર છે આપણે તેના પર આવીશું કે કેવી રીતે સોલ્યુશન મેળવવું સબસ્ટેશન વોલ્ટેજ V 1 જાણીતો છે તેથી જો 𝐼 જાણીતો છે તેનો અર્થ એ કે જો આપણે આ 𝐼 𝐼 બધું જાણીએ છીએ પરંતુ પ્રથમ બ્રાંચ માટે જો 𝐼 જાણીતો છે તો કહો કે તે બ્રાંચ 1 નો કરંટ છે જો 𝐼 બરાબર જાણીતો હોય તો સમીકરણ 1 માંથી 𝑉 ની ગણતરી કરવી સરળ છે એ જ રીતે એકવાર જો 𝑉 જણાય તો પછી 𝑉 ની ગણતરી કરવી સરળ છે જો 𝐼 જાણીતો છે કારણ કે 𝑍 ઇમપેડન્સ તમે જાણો છે ખરુ ને હવે તેથી વોલ્ટેજ તે જ રીતે વોલ્ટેજ નોડ 4 5 થી લઇને નોડ 𝑁𝐵 સુધી છે આ કિસ્સામાં નોડ ની કુલ સંખ્યા 𝑁𝐵 8 આ ઉદાહરણ માટે મારો અર્થ આકૃતિનો અર્થ છે તમે જે કાંઈ લીધું છે તે અમારી પાસે 8 નોડ્સ છે તેથી 𝑁𝐵 8 ની ગણતરી સરળતાથી કરી શકાય છે જો બધા બ્રાંચ કરંટ જાણીતા હોય તો ખરુ ને તેથી રીસીવિંગ એન્ડ વોલ્ટેજ સેન્ડીંગ એન્ડ વોલ્ટેજ બ્રાંચ કરંટ અને બ્રાંચ ઇમપેડન્સનું સામાન્ય સમીકરણ છે તેથી તમારે સામાન્ય સમીકરણ લખવું પડશે તેથી સામાન્યીકૃત સમીકરણ 𝑉𝑚2 𝑉𝑚1 − 𝐼𝑗𝑗𝑍𝑗𝑗 ની ગણતરી અહીં થશે નહી આપણે કરવાની છે પરંતુ તમે તે કેવી રીતે કરશો જ્યારે આપણે કોડ લખીએ છીએ જેમ કે 𝑗𝑗 1 𝐿𝑁 માટે 𝐿𝑁 એ શાખાઓની કુલ સંખ્યા છે જે 𝐿𝑁 𝑁𝐵 − 1 બરાબર છે 𝑁𝐵 એ નોડ્સ ની કુલ સંખ્યા છે તેથી શાખાની સંખ્યા એક ઓછી હશે તેથી તે 𝑗𝑗 1𝐿𝑁 માટે 𝑁𝐵 − 1 હશે પછી તમે શું વ્યાખ્યાયિત કરો છો તમે 𝑚1 𝐼𝑆𝑗𝑗 ને વ્યાખ્યાયિત કરો છો અને તમે વ્યાખ્યાયિત કરો છો 𝑚2 𝐼𝑅𝑗𝑗 બરાબર તે પછી તમે લખો 𝑉𝑚2 𝑉𝑚1 − 𝐼𝑗𝑗𝑍𝑗𝑗 કારણકે આ કોષ્ટક તમે જે વાંચી રહ્યા છો તે આ કોષ્ટક આપણે આ કોષ્ટક જે પણ બનાવ્યું છે બધા બ્રાંચ નંબર સેન્ડીંગ એન્ડ નોડ રિસીવીંગ એન્ડ નોડ શાખા 𝑗𝑗 આગળ અને નોડોની કુલ સંખ્યા આ બધુ તમે ડેટા તરીકે વાંચી રહ્યાં છો આ પણ પછીથી જરૂરી રહેશે પરંતુ આ બધી બાબતોમાં 𝑚1 𝐼𝑆𝑗𝑗 વાંચી રહ્યા છે તેથી આ આપમેળે છે દરેક તમારા દરેક બ્રાંચ માટે રિસીવીંગ એન્ડ વોલ્ટેજ આપણે તેની ગણતરી કરીશુ જો તમે કોડ લખો છો તો તે હંમેશાં 1 2 3 4 લાઈનો છે ફક્ત 5 લાઈનો છે અને તમારો તમે જેને કહો છો તમે તે ડેટા વાંચો છો તેનો અર્થ એ છે કે અહીં તેમાં અહીં અહીં મેં હમણાં ત્યાં લખ્યું નથી તેથી અહીં હું ફક્ત 𝑉𝑚2 𝑉𝑚1 − 𝐼𝑗𝑗𝑍𝑗𝑗 લખી રહ્યો છું મેં તમને કહ્યું હતું કે કોડિંગ ભાગ કેવી રીતે લખવો બરાબર જ્યાં 𝑚2 𝐼𝑅𝑗𝑗 𝑚1 𝐼𝑆𝑗𝑗 તેથી સમીકરણ 8 નું 𝑗𝑗 1𝐿𝑁 માટે મૂલ્યાંકન કરી શકાય છે હવે તમારે બ્રાંચ 1 થી 7 દ્વારા કરંટની ગણતરી કરવી પડશે કારણ કે તમારી પાસે આ આકૃતિ છે આ આકૃતિમાં તમારી પાસે 7 શાખાઓ 1 2 3 4 5 6 7 છે હવે 𝐼1 શું છે તમે કિર્ચોફનો પહેલો નિયમKirchhoff's first law લાગુ કરો 𝐼1 𝑖2 𝑖3 𝑖4 𝑖5 𝑖6 𝑖7 𝑖8 હું પ્રત્યય મૂકી રહ્યો છું હું કૌંસ મૂકી રહ્યો નથી પણ જ્યારે હું ગણિત જોઈશ ત્યારે હું તેમને કૌંસમાં મૂકીશ પરંતુ તેઓ સમાન છે ત્યાં કોઈપણ પ્રકારની મૂંઝવણ હોવી જોઈએ નહીં તેથી આ સમીકરણ 11 છે તે જ રીતે બ્રાંચ કરંટ 𝐼2 𝑖3 𝑖4 𝑖5 𝑖6 𝑖7 𝑖8 આ સમીકરણ 12 છે બધું મેં તેને અહીં બનાવેલું છે જેમ કે તમારે આ સમજવું જોઈએ બરાબર પછી 𝐼3 𝑖4 𝑖5 𝑖6 𝑖7 𝑖8 આ સમીકરણ 13 છે એ જ રીતે બ્રાંચ 4 કરંટ તે 𝐼4 𝑖5 𝑖6 𝑖7 𝑖8 હશે આ સમીકરણ 14 છે બરાબર એ જ રીતે બ્રાંચ 5 દ્વારા કરંટ મારો અર્થ બ્રાંચ 5 દ્વારા કરંટ 𝐼5 𝑖6 𝑖7 𝑖8 છે આ સમીકરણ 15 છે તે જ રીતે 𝐼6 𝑖7 𝑖8 ફક્ત કિર્ચોફનો પહેલો નિયમKirchhoff's first law છેખરુ ને પરંતુ હું 𝐼6 𝑖7 𝐼7 લખી રહ્યો નથી અહીં પણ 𝐼1 𝑖1 𝐼2 પરંતુ ફરીથી 𝐼2 𝑖2 𝐼3 આખરે તે આ બધા કરંટોનો સરવાળો હશે ખરુ ને તેથી આપણો ઉદ્દેશ શું છે બ્રાંચ કરંટ ને લોડ કરંટ દ્વારા રજૂ કરી શકાય છે પરંતુ હું 𝐼1 𝑖1 𝐼2 લખી રહ્યો નથી તે કરશો નહીં પછી તમારે ઘણા બધા સમીકરણો લખવા પડશે તેથી ફક્ત આ લોડ કરંટ છે કારણ કે આ કરંટ આ બધી વસ્તુઓ હશે તેથી પરંતુ જો તમે ફરીથી 𝐼2 𝑖2 𝐼3 મૂકો તો આખરે આપણે 𝐼1 𝑖2 𝑖3 𝑖4 𝑖5 𝑖6 𝑖7 𝑖8 શોધીશું તેથી તે ન કરો તેથી તે જ રીતે આ લોડ કરંટ 𝐼6 𝑖7 𝑖8 આખરે આ કરંટ છે આ કરંટ તમે કહી શકો છો 𝑖7 𝐼7 પરંતુ 𝐼7 એ 𝑖8 થશે આખરે 𝐼6 𝑖7 𝑖8 તે અહીં લાગુ થાય છે તેથી આને ધ્યાનમાં ન લો 𝐼1 નો અર્થ આ બધા કરંટ છે કિર્ચોફનો નિયમKirchhoff's law 𝐼1 𝑖1 𝐼2 છે ફરીથી તમે આ રીતે મૂકવાનો પ્રયાસ કરો પરંતુ સીધા જ તમે આ મૂકી શકો છો આખરે તે સમાન હશે તેથી જ આ બધી વસ્તુઓ બનાવવામાં આવી છે તેથી એ જ રીતે 𝐼7 𝑖8 કારણ કે આ કરંટ છે જે ખરેખર લોડ પર જાય છે કારણ કે તેનાથી આગળ બીજી કોઈ શાખાઓ નથી તેથી તે 𝑖8 છે તેથી આ બધા બ્રાંચ કરંટ ગણિત છે મારો અર્થ સરળ વસ્તુ છે ખૂબ જ સરળ વસ્તુ આ એક છેલ્લું સમીકરણ 17 છે હવે તેથી જો આપણે બધી બ્રાંચીસથી આગળના નોડ્સ ને જાણીએ તો બધા બ્રાંચ કરંટ ની ગણતરી કરવી શક્ય છે આનો અર્થ એ છે કે આ ટેબલ જો તમે આ બધા નોડ્સ બધી બ્રાંચીસથી આગળ જાણો છો તો પછી આપમેળે જો બ્રાંચ 1 કરંટ ની ગણતરી કરી શકાય તેનો અર્થ એ કે જો બ્રાંચ 1 બ્રાંચ 1 ની આગળ આ નોડ 2 3 4 5 6 7 8 છે તેથી 𝐼1 𝑖2 𝑖3 𝑖4 𝑖5 𝑖6 𝑖7 𝑖8 જો તમે બ્રાંચ 2 ની આગળ તમારા બધા નોડ્સ જાણો છો તો પછી તે કરંટ 𝐼2 હશે કરંટ નાનો હશે 𝑖3 𝑖4 𝑖5 𝑖6 𝑖7 𝑖8 આપણે જે કંઇ હમણાં જોયું છે તે જ રીતે આ બધી વસ્તુ 𝐼7 હશે તે ખરેખર તમારા 𝑖8 ની બરાબર છે સેન્ડીંગ એન્ડ રિસીવીંગ એન્ડ આ રીતે તમારે વધવું પડશે ખરું ને તેથી જ આપણે લખ્યું છે 𝐼7 𝑖8 તેનો અર્થ એ છે કે તેથી જ આ જરૂરી છે તે નોડ્સ બ્રાંચીસ થી આગળ છે આ જરૂરી છે તમારે આ કોષ્ટક બનાવવું પડશે તમારે આ ડેટા વાંચવો પડશે અને તે જ રીતે પરંતુ કોઈ ચલ આપવામાં આવશે નહીં આપવામાં કેમ નથી આવતા તેના પર હું પછી જઇશ આપણે આ કેવી રીતે આપ્યું છે બરાબર અને તે જ રીતે નોડની કુલ સંખ્યા આ એક તમારે તેને બનાવવું પડશે ખરુ ને તેથી પ્રશ્ન એ છે કે આ મેં અહીં ખાલી રાખ્યું છે જ્યારે હું તે સમયે સમજાવું છું ત્યારે હું અહીં કંઈક મૂકીશ તે સમયે વસ્તુઓ સમજી શકાય તેવી છે બરાબર તેથી હવે નોડનો લોડ કરંટ તમારા નોડ 2 નો લોડ કરંટ જો જુઓ તો આ છે આ નોડ છે જેમાં વોલ્ટેજ 𝑉2 હતો આ 𝑉2 છે અને આ લોડ જોડાયેલ છે 𝑃𝐿2 𝑗𝑄𝐿2 𝑖2 એ લોડમાં જતો કરંટ છે તેથી તમે જાણો છો લોડ ફ્લો અભ્યાસ માંથી સામાન્ય રીતે 𝑃 − 𝑗𝑄 𝑉∗𝑖 આપણે આપણા પાવર સિસ્ટમ વિશ્લેષણ લોડ ફ્લો અભ્યાસમાં અભ્યાસ કર્યો છે તેથી તમે 𝑃𝐿2 − 𝑗𝑄𝐿2 𝑉2∗𝑖2 લખી શકો છો તેથી જ આપણે લખી રહ્યા હતા અહીં હું આ વસ્તુમાં મૂકી રહ્યો નથી તમે જેને કહો છો આ એક હું કૌંસમાં મૂકી રહ્યો છું પરંતુ આ તે અહીં છે મેં તેને કૌંસમાં મૂક્યું નથી પરંતુ પછીથી મેં તેને બરાબર બનાવ્યું છે પાછળથી પછીથી મેં તેને બનાવ્યું છે તેથી આપણે જે કર્યું છે તે છે પછીથી હું તમને આપીશ આ સામાન્ય વસ્તુ 𝑖2 𝑃𝐿2 − 𝑗𝑄𝐿2 𝑉2∗ આપવામાં આવેલ છે બધા એકસરખા છે પરંતુ અહીં મેં કૌંસમાં મૂક્યુ નથી પાછળથી મેં સામાન્ય બનાવ્યું તે સમયે મેં તેમને કૌંસમાં મૂક્યા હતા તેથી 𝑖2 𝑃𝐿2 − 𝑗𝑄𝐿2 𝑉2∗ વોલ્ટેજ પણ અને તેમને કૌંસમાં મૂકો બરાબર જો તમે ઇચ્છો તો તમે તેને કૌંસમાં બનાવી શકો છો કોઈ સમસ્યા નથી પરંતુ મેં તે કર્યું નથી તેથી 𝑖3 𝑃𝐿3 − 𝑗𝑄𝐿3 𝑉3∗ તેનો અર્થ એ કે અહીં તમારો આ તમારો આ લોડ તે નોડ 3 સાથે જોડાયેલ છે 𝑉3 એ વોલ્ટેજ છે અને 𝑖3 એ કરંટ છે તેથી 𝑖3 𝑃𝐿3 − 𝑗𝑄𝐿3 𝑉3∗ સંયુક્ત કોનઝ્યુગેટ આ સમીકરણ 19 છે એ જ રીતે તમારા બધા 𝑖4 𝑖5 𝑖6 𝑖7 𝑖8 બધા જ તમે ગણતરી કરી શકો છો તેનો અર્થ એ કે 𝑖4 𝑃𝐿4 − 𝑗𝑄𝐿4 𝑉4∗ 𝑖5 𝑃𝐿5 − 𝑗𝑄𝐿5 𝑉5∗ 𝑖6 𝑃𝐿6 − 𝑗𝑄𝐿6 𝑉6∗ 𝑖7 𝑃𝐿7 − 𝑗𝑄𝐿7 𝑉7∗અને 𝑖8 𝑃𝐿8 − 𝑗𝑄𝐿8 𝑉8∗ અને બધા જ સમીકરણ નંબર આપવામાં આવ્યા છે હવે જો તમે ઇચ્છતા હોવ તો જો તમે ઇચ્છો અહીં પણ આ પણ તમે કૌંસમાં મૂકી શકો છો જો મારે કહેવું હોય તો આ છે આ મારો 𝑖 છે કૌંસમાં કહો કે આ મારો 𝑖 છે બધા કૌંસમાં કહેવાય છે આ 𝑖 છે આ 𝑖 છે આ 𝑖 છે પ્રત્યયને બદલે હું કૌંસ મૂકી રહ્યો છું ખરેખર એવું કહેવામાં આવે છે 𝑖 આ તમારો 𝑖 છે તમે તેને આની જેમ મૂકી શકો છો તેનો અર્થ સામાન્ય રીતે સામાન્ય રીતે તેનો અર્થ એ કે 𝑖 𝑖 𝑖 𝑖 𝑖 𝑖 𝑖 બધાની ગણતરી કરી શકાય છે તેની ગણતરી કેવી રીતે થશે કારણ કે તમારે જાણવું પડશે કારણ કે 𝑃𝐿 𝑄𝐿 જાણીતા છે પરંતુ 𝑉2 𝑉3 બધા જાણીતા નથી તેથી લોડ ફ્લો અભ્યાસ તમે જાણો છો કે તમારો ફ્લેટ વોલ્ટેજ પ્રારંભ થાય છે તેથી 𝑉2 𝑉3 માટે જે પણ સ્લેક બસ વોલ્ટેજ છે 𝑉2 𝑉3 𝑉4 ના આ તમામ પ્રારંભિક મૂલ્યો માટે આ બધા જ વોલ્ટેજ તમારા સ્લેક બસ વોલ્ટેજ તરીકે ગણવામાં આવશે પ્રારંભિક જેમ કે 𝑖2 𝑖3 ના પ્રારંભિક મૂલ્યો ગણતરી કરીશું આપણે તેના પર આવીશું બરાબર તેથી નોડ 𝑝 નો લોડ કરંટ કહો તેને 𝑖𝑝 𝑃𝐿𝑝 − 𝑗𝑄𝐿𝑝 𝑉𝑝∗ તરીકે લખી શકાય છે તેથી આ પણ જો તમે ઇચ્છો તો તમે તેને કૌંસમાં મૂકી શકો છો અહીં કોઈ સમસ્યા નથી પરંતુ કોઈપણ રીતે સામાન્ય વસ્તુ માટે તે 𝑝 23 તેથી હું અહીં લખી રહ્યો છું 𝑖𝑝 𝑃𝐿𝑝 − 𝑗𝑄𝐿𝑝 𝑉𝑝∗ જો તમે 𝑝 2 મુકો છો તો તમને 𝑖2 ની કિંમત મળશે જો તમને 𝑝 3 મળે પરંતુ પ્રારંભિક મૂલ્યો જાણીતા છે બરાબર હવે પ્રશ્ન એ છે કે ફરીથી મેં આ કોષ્ટક બનાવ્યું છે તમે હમણાં જ સમજી ગયા છો ખરેખર ખૂબ જ સરળ ખૂબ સરળ છે બરાબર હવે બ્રાંચ નંબર 𝑗𝑗 1 2 3 4 5 6 7 ખરુ ને ત્યાં 7 બ્રાંચીસ અને બ્રાંચીસથી આગળ નોડ્સ છે આ બધી વસ્તુઓ જ્યાં ટેબલમાં આપવામાં આવી છે બરાબર અથવા આ કોષ્ટકમાં તે આપવામાં આવેલ છે આ બધી વસ્તુઓ આપવામાં આવેલ છે આ બધી વસ્તુઓ આપવામાં આવી છે તેથી ફક્ત આના પર ફરીથી લખતા આ સેન્ડીંગ એન્ડ રિસીવીંગ એન્ડ કોષ્ટકમાં 2 ના મૂકતા નથી બરાબર ફક્ત આ નોડ્સ હું મૂકી રહ્યો છું આ નોંધો કે હું મૂકી રહ્યો છું તેથી આ નોડ્સ આપવામાં આવ્યા છે અને અહીં આપવામાં આવેલા નોડ્સની કુલ સંખ્યા બ્રાંચ 𝑗𝑗 ની આગળ નોડ્સ ની કુલ સંખ્યા 𝑁𝑗𝑗 તે આ કિસ્સામાં 7 6 5 4 3 2 1 આપવામાં આવેલ છે તેનો અર્થ એ કે જ્યારે 𝑗𝑗 1 𝑁 7 જ્યારે 𝑗𝑗 2 𝑁 6 જ્યારે jj એ 3 ની બરાબર હોય N 3 એ 5 છે અને તેથી વધુ હું આશા રાખું છું કે આ સમજી શકાય તેવું છે બરાબર આગળ એક છે હવે આપણે એક મેટ્રિક્સ 𝑒𝑗𝑗𝑘 વ્યાખ્યાયિત કરવાનો છે તેનો અર્થ એ કે તે બ્રાંચ 𝑗𝑗 ની આગળના નોડ્સ છે તમારે આને મેટ્રિક્સમાં સંગ્રહિત કરવા પડશે મેટ્રિક્સમાં ખરુ ને તેથી અહીં બ્રાંચ 𝑗𝑗 ની આગળના નોડ્સ આપવામાં આવ્યા છે પરંતુ આ સંપૂર્ણ મેટ્રિક્સ તમારે એક મેટ્રિક્સ ફોર્મમાં સંગ્રહ કરવો પડશે કારણ કે તમારે કમ્પ્યુટરમાં ડેટા વાંચવો પડશે તેથી તમારે જે કરવાનું છે તે છે ન્યુટન રેફસનનીNewton Raphson's ઘણી બધી બાબતો આપણે અલ્ગોરિધમમાં જોઈ છે બરાબર તેથી અહીં આ ડેટા તમારે કમ્પ્યુટરમાં સંગ્રહ કરવો પડશે તેથી તમારે આને એક એરેમાં મૂકવું પડશે મેટ્રિક્સ ફોર્મમાં જે વધુ સારું રહેશે તેથી તમે આપણે શું વ્યાખ્યાયિત કરીએ છીએ આપણે મેટ્રિક્સ કહો કે મેટ્રિક્સ 𝑒𝑗𝑗𝑘 વ્યાખ્યાયિત કરીએ છીએ ખરુ ને તમારો આ મેટ્રિક્સ કહો કે 𝑒𝑗𝑗 𝑘 જ્યાં 𝑗𝑗 બ્રાંચ નંબર છે અને 𝑘 એ 12 𝑁 𝑗𝑗 થી બદલાશે તેનો અર્થ એ કે આ વસ્તુ આ આખી વસ્તુ ખરેખર મેટ્રિક્સ તે આ સ્વરૂપમાં છે આ આખી વસ્તુ એક મેટ્રિક્સ છે અહીં પણ અહીં પણ આ આખી વસ્તુ તમે એક મેટ્રિક્સમાં મૂકો છો અહીં જો આપણે તે વસ્તુ લખીશું તો તે ખરેખર 𝑒𝑗𝑗 𝑘 હશે બરાબર આ તે જ વસ્તુ છે જે આપણે મેટ્રિક્સમાં મૂકી રહ્યા છીએ તેથી અહીં પણ તે આખી વસ્તુ ખરેખર 𝑒𝑗𝑗 𝑘 આ આખી વસ્તુ આપણે એક મેટ્રિક્સમાં મૂકીશું તે 𝑒𝑗𝑗 𝑘 હશે અહીં હું લખી રહ્યો નથી પરંતુ અહીં તે ખરેખર 𝑒𝑗𝑗 𝑘 છે આ રીતે તમે બનાવશો પરંતુ તેને કેવી રીતે લેવું કેવી રીતે લેવું કેવી રીતે તેને એરેમાં મૂકવું આપણે આ બધું કરીશું આ નોડ્સની કુલ સંખ્યા બ્રાંચ 𝑗𝑗 ની આગળ આપવામાં આવી છે તે આપવામાં આવ્યું છે પરંતુ મારે તમને કહેવુ છે કે બધી બ્રાંચીસથી આગળ નોડ્સની ઓળખ એલ્ગોરિધમ ત્યાં છે બ્રાંચ 𝑗𝑗 ની આગળ નોડ્સની ઓળખ અને બ્રાંચીસની ઓળખ અલ્ગોરિધમની ઓળખ ત્યાં છે બરાબર પરંતુ હું અહીં નથી હું આપણે તે તમારુ બનાવવા માંગતા નથી અલ્ગોરિધમની ઓળખાણ ફકત જો તમારો સિંગલ લાઇન ડાયાગ્રામ કામ કરશે નહીં તો તમે ડેટા તૈયાર કરી શકો છો અને તમે આ ડેટા વાંચીને સરળતાથી સમાધાન મેળવી શકો છો પરંતુ આ નોડની પણ ઓળખાણ અલ્ગોરિધમ દ્વારા ઓળખી શકાય છે પરંતુ તે અલ્ગોરિધમનો મેં વર્ગખંડના હેતુમાં વિચાર્યો છે ચર્ચા કરવા માટે વધુ સારો નથી તેથી આ વસ્તુ મેં તેને મારી જાતે જ બનાવી છે કે ડેટા કેવી રીતે આપવો કે તમારી વસ્તુઓ સરળ હશે તેથી અલ્ગોરિધમની ઓળખ ત્યાં છે પરંતુ પ્રશ્ન એ છે કે આપણે તેને અહીં બતાવી રહ્યાં નથી ફક્ત આપણે તે જોઇશું આ ડેટાને એરેમાં મૂકો અને જુઓ કે વસ્તુઓ કેવી છે વસ્તુઓની ગણતરી કરી શકાય છે તેથી ઉદાહરણ તરીકે આ મેટ્રિક્સ તેનો અર્થ એ કે તે આખો ડેટા આપણે મેટ્રિક્સ 𝑒𝑗𝑗𝑘 માં રાખી રહ્યાં છે તેથી આ ખરેખર 𝑗𝑗 બ્રાંચ નંબર આપવામાં આવેલ છે અને 𝑘 1 2 𝑁 𝑗𝑗 ઉદાહરણ તરીકે જ્યારે 𝑗𝑗 1 𝑁𝑗𝑗 𝑁 7 કારણ કે આ કુલ નોડ્સ છે N jj એ બ્રાંચની આગળનો કુલ નોડ છે તેથી શા માટે મેં આ 𝑒 𝑗𝑗 𝑘 મેટ્રિક્સ 𝑒 𝑗𝑗 𝑘 લીધો છે મેટ્રિક્સ કારણ કે જો તમે તે કિસ્સામાં જો લેટરલ બ્રાંચીસ ત્યાં હશે તેથી તે જ મેટ્રિક્સ 𝑒𝑗𝑗 𝑘 નો ઉપયોગ કરવામાં આવશે અને આપમેળે તે હશે આપમેળે ડેટા ડેટા વાંચવામાં આવશે બરાબર તેથી ઉદાહરણ તરીકે જ્યારે 𝑗𝑗 1 𝑁 𝑗𝑗 𝑁 7 અને તેથી 𝑘 1 𝑁 𝑗𝑗 તેનો અર્થ છે 𝑘 12 7 ખરુ ને તેનો અર્થ એ કે જ્યારે 𝑒11 2 𝑒12 3 𝑒12 4 𝑒14 5 e16 7 e17 8 આ તે એલીમેન્ટ છે આ તે ડેટા છે જે તમારે એલ્ગોરિધમની ઓળખાણ કરતાં પહેલા કમ્પ્યુટરમાં વાંચવા માટે હોય છે તમને આ વસ્તુઓ ખૂબ સરળ એકદમ સરળ લાગશે જ્યારે 𝑗𝑗 2 તે 𝑁𝑗𝑗 𝑁 6 છે તેથી 𝑘 એ 12 6 માં બદલાય છે તેથી તમે 𝑒21 3 𝑒22 4 𝑒23 5 𝑒24 6 𝑒25 7 𝑒26 8 લખી શકો છો ખૂબ ખૂબ આભાર અમે પાછા આવીશું